લિનીયર મોમેન્ટમ એન્ગ્યુલર મોમેન્ટમ કેરિડ બાય ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ આપણે એનર્જી કેરી કરતા ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ વિશે શીખ્યા આપણે જોયું કે S10EB છે તે બતાવવાનું સરળ છે કે S નું મૂલ્ય Su c છે જ્યા u એ એનર્જી ડેન્સિટી છે હું આ તમારા માટે એક એક્સરસાઇઝ તરીકે છોડું છું તો આ ડેન્સિટી ધરાવતા કોઈ કન્ટેનર માં ભરેલ પાણી અથવા કોઈ પ્રવાહીના જેવું છે તે જ રીતે એકમ વિસ્તાર અને એકમ સમય દીઠ એનર્જી ફ્લો એ u c છે S10EB Su c હું આ અત્યારે એટલે કહી રહ્યો છું કારણકે હવે હું આનો મોમેન્ટમ ના સમીકરણમાં ઉપયોગ કરીશ ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ પણ મોમેન્ટમ કેરી કરે છે EM ફિલ્ડ પણ મોમેન્ટમ કેરી કરે છે અને આ આપણે જેમ પોઇન્ટીંગ વેક્ટર મેળવેલ છે તે જ રીતે મેળવી શકાય છે પરંતુ અહીં ડેરિવેશન થોડુ વધુ જટિલ છે અને તે આપણા કોર્સની બહાર છે તેથી હું ફક્ત પરિમાણીય રીતે જણાવીશ કે આ SEnergyArea × Time છે જે M v2L2 Time ના બરાબર છે અને તે મોમેન્ટમના કન્ટેન્ટ અથવા મોમેન્ટમ ડેન્સિટી સાથે સંબંધિત છે Time મોમેન્ટમ ડેન્સિટી જે M vL3 છે આ ડાયમેન્શન છે આ Sc2 ના બરાબર છે જ્યાં c એ પ્રકાશનો વેગ છે Momentum DensityM vL3Sc2 તેનો અર્થ શું છે જો સ્પેસ ના કોઈ રિજન માં હોય ત્યાં E ફિલ્ડ હોય અને ત્યાં B ફિલ્ડ હોય તો આ રિજનમાં આ ફિલ્ડમાં મોમેન્ટમ કન્ટેન્ટ છે તેથી મોમેન્ટમ ડેન્સિટી પર યુનિટ વોલ્યુમ Sc21c210 થશે હવે 1c200 છે તેથી મોમેન્ટમ ડેન્સિટીને 0 પણ લખી શકાય છે Momentum DensitySc21c2101c200 Momentum Density0 તેથી તેનો અર્થ એ છે કે જો હું અહીં આ રિજનમાં એક નાનું વોલ્યુમ લઉં છું જ્યાં E અને B ફિલ્ડ અસ્તિત્વમાં છે આ પર યુનિટ વોલ્યુમમાં મોમેન્ટમ એ 0 હશે આ મોમેન્ટમ ડેન્સિટી છે દેખીતી રીતે અહીં મોમેન્ટમ ફ્લો હશે જે c × Momentum Density ના બરાબર હશે જે મેં પહેલા કહ્યું તે મુજબ તે ફક્ત એનર્જી ફ્લો માટે છે અને આ 1c S1c10EB ના બરાબર છે S1c10EB અત્યારે આપણે મોમેન્ટમની ડેન્સિટી પર ધ્યાન આપવાનું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ મોમેન્ટમ ધરાવે છે અને હવે હું આ ઉદાહરણ દ્વારા સમીકરણને સમજાવીશ તો ચાલો આપણે તે ઉદાહરણ સોલ્વ કરીએ ધારો કે મારી પાસે ચાર્જની બે શીટસ છે ઉપરની શીટ પર યુનિટ એરિયા ચાર્જ કેરી કરે છે અને નીચેની શીટ પર યુનિટ એરિયા ચાર્જ કેરી કરે છે તો આ બંને શીટ વચ્ચે એક ઇલેક્ટ્રીક ફિલ્ડ અસ્તિત્વમાં છે ઇલેક્ટ્રીક ફિલ્ડનું મેગ્નીટ્યૂડ E0 છે માની લો હવે ઉપરની પ્લેટ માં સરફેસ કરંટ K જમણી બાજુ છે અને નીચેની પ્લેટમાં સરફેસ કરંટ K ડાબી તરફ છે પછી એમ્પીયરનો નિયમ Ampere's law લાગુ કરીને તમે સરળતાથી સમજી શકો છો કે બહારની તરફ B0 હશે અને અંદરની તરફ B આ દિશામાં હશે તો તે આ સ્ક્રીન માં અંદરની તરફ હશે અને તેનું મેગ્નીટ્યુડ B0K હશે તેથી S વેક્ટરનું મેગ્નીટ્યુડ S10EBσ K0 થશે અને મોમેન્ટમ ડેન્સિટી 1c2σK00σK થશે આ મોમેન્ટમ ડેન્સિટી અથવા આ રિજનમાં મોમેન્ટમ પર યુનિટ છે B0K S10EBσK0 Momentum Density1c2σK00σK આપણે તે કેવી રીતે બતાવીશું કે આ ખરેખર મોમેન્ટમ ડેન્સિટી હું K દર પર KK ડોટ ને સ્વિચ ઓફ કરીશ જ્યારે આપણે આ કરંટ K ને સ્વિચ ઓફ કરીએ ત્યારે તે મેગ્નેટીક ફિલ્ડને ઘટાડશે જો તમે બોર્ડમાં જતા ફિલ્ડને ઘટાડશો તો શું થશે તે ચાલો આપણે આગળની સ્લાઈડમાં જોઈએ તો આપણે શું કરી રહ્યા છીએ કે આ આપણી પાસે આ બે શીટ્સ છે જેને હું અત્યારે અને બતાવીને લખું છું ઇલેક્ટ્રીક ફિલ્ડ નીચેની તરફ છે અહીં સરફેસ કરંટ K આ તરફ છે અને અહીં K આ તરફ છે અને મેગ્નેટીક ફિલ્ડ અંદરની તરફ છે જો કે K ફેરાડેના નિયમથી લાવવામાં આવ્યો છે કારણકે B હવે ઘટી રહ્યો છે અને આપણને અંદરની બાજુ ઇન્ડ્યુઝડ ઇલેક્ટ્રીક ફિલ્ડ મળશે અને તે સરળતાથી કરી શકો છો હવે B અંદરની તરફ છે મારે એવું ઇલેક્ટ્રીક ફિલ્ડ જોઈએ છે જે B ને તે જ દિશામાં પ્રોડ્યુસ કરે કારણકે તે સમાન હોવા જોઈએ તેથી મળતું ઇલેક્ટ્રીક ફિલ્ડ એ પ્લેટની સમાંતર હશે ઉપરની પ્લેટ પર જમણી તરફ અને નીચેની પ્લેટ પર ડાબી તરફ હશે તો આ E ના કર્લ E B∂t સમીકરણથી મળે છે સ્ટોક્સ થીયરમ નો ઉપયોગ કરીને હું ઇલેક્ટ્રીક ફિલ્ડના મેગ્નેટીક ફિલ્ડની ગણતરી કરી શકું છું હું તે કેવી રીતે કરી શકીશ હું ઉપરની અને નીચેની બાજુ લંબાઈ l ની એક નાની લૂપ લઈશ અને પ્લેટો વચ્ચેનું અંતર d લઈશ da મને 2 E l0K l d આપે છે અહીં ઉપરની અને નીચે એમ બંને બાજુથી યોગદાન છે તેથી 2 E l લીધા છે અને હું આ રીતે પસાર થઈ રહ્યો છું અહીં હું થોડો ઝડપથી જાઉં છું હવે આ ફ્લક્સમાં થતા ફેરફારની બરાબર છે જે 0K l d ના બરાબર છે જયાં l d એ એરિયા છે ચાલો ફરીથી l કેન્સલ કરીએ અને મને આ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ E0 Kd2 મળે છે આ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ છે ઉપરની પ્લેટ પરના ઇલેક્ટ્રીક ફિલ્ડની દિશા આ મુજબ છે ચાલો હું આ ફરીથી સાફ કરીને બનાવું અને નીચેની પ્લેટ પર તે વિરુદ્ધ દિશામાં છે અને તેનું મેગ્નીટ્યુડ 0 K d2 છે તેથી તે અને પર ફોર્સ એપ્લાય કરશે ઉપરની પ્લેટ પર ફોર્સ E અને પર યુનિટ એરિયાના ગુણાકાર જેટલો હશે તો તે 0 d2K ના બરાબર હશે અને નીચેની પ્લેટ પર ફોર્સ 0 d2K ના બરાબર હશે તેથી આખી સિસ્ટમ પર નેટ ફોર્સ 0 d K ના બરાબર હશે અને આ ddt ના બરાબર હશે આ મોમેન્ટમ ક્યાંથી મળે છે હું બતાવીશ કે આ મોમેન્ટમ કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડથી આવે છે જે ઘટી રહ્યું છે અને તેથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડનું મોમેન્ટમ ઘટી રહ્યું છે અને તે આ મિકેનીકલ મોમેન્ટમમાં જાય છે આપણે પહેલાની સ્લાઈડમાં જોયું હતું કે મોમેન્ટમ ડેન્સિટી 0 K છે તેથી નેટ મોમેન્ટમ કન્ટેન્ટ પર યુનિટ એરિયા આ વોલ્યુમ પર યુનિટ એરિયા 0 K d થશે અહીં એરિયા એ 1 છે અને ઊંચાઈ d છે તો આ પ્લેટોમાં આપણી પાસે પર યુનિટ મોમેન્ટમ 0 K d ના બરાબર છે અને જેવું આપણે K સ્વિચ ઓફ કરીએ MomentumTime0 K d થશે તો આ પ્લેટોનું મોમેન્ટમ છે તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે જેમ K ઓછું થાય પ્લેટોની વચ્ચેના ફિલ્ડનું મોમેન્ટમ ઘટે છે અને તે પ્લેટોમાં ટ્રાન્સફર થાય છે તો આપણે સમીકરણ દ્વારા બતાવ્યું કે ફિલ્ડ મોમેન્ટમ ધરાવે છે અને તે પ્લેટોમાં ટ્રાન્સફર થાય છે છેવટે જ્યારે તેને સમય સાથે ઇન્ટીગ્રેટ કરીએ તો સંપૂર્ણ મોમેન્ટમ 0 K d એ પ્લેટનું મોમેન્ટમ બનશે કારણકે જો હું સમય સાથે 0 K d ને ઇન્ટીગ્રેટ કરું તો મને 0 K d મળે છે જે ખરેખર ફિલ્ડ્સનું મોમેન્ટમ છે જે પ્લેટો પર ટ્રાન્સફર થયેલ છે આખરે જ્યારે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના એનર્જી કન્ટેન્ટ લિનીયર મોમેન્ટમ કન્ટેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ હું આ ત્રણ વ્યાખ્યાનોના સેટને એમ કહીને સમાપ્ત કરીશ કે EM ફિલ્ડ્સ એન્ગ્યુલર મોમેન્ટમ પણ ધરાવે છે આ આશ્ચર્યજનક નથી કારણકે જો ત્યાં મોમેન્ટમ p હોય તો એન્ગ્યુલર મોમેન્ટમ L ને rp તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેથી લિનીયર મોમેન્ટમ સાથે એન્ગ્યુલર મોમેન્ટમ હંમેશા સંકળાયેલ હોય છે હું આ ઉદાહરણ દ્વારા પણ બતાવીશ તો જો કોઈ ચોક્ક્સ રિજનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ E અને B હોય તો આપણે જોયું છે કે S10EB છે મોમેન્ટમ કન્ટેન્ટ પર યુનિટ વોલ્યુમ એ 0 હશે અને તેથી એન્ગ્યુલર મોમેન્ટમ પર યુનિટ વોલ્યુમ 0 r × થશે શું આ સાચું હોઈ શકે શું આ સાચું છે ફરીથી આપણે તે ઉદાહરણ દ્વારા બતાવીશું S10EB Momentumvolume0 Angular moemntumvolume0 r × હવે આપણે એક સોલેનોઇડ નું ઉદાહરણ લઈએ જે સરફેસ ચાર્જ અથવા પર યુનિટ લેન્ગ્થ કેરી કરે છે આ બીજા સોલેનોઇડથી ઘેરાયેલું છે જે ચાર્જ કેરી કરે છે અને સરફેસ કરંટ પણ કેરી કરે છે જે જમણી બાજુથી અંદર જાય છે અને ડાબી બાજુથી બહાર આવે છે તો સરફેસ કરંટ આ મુજબ છે બહારનું સોલેનોઇડ જ સરફેસ કરંટ કેરી કરે છે ધારો કે અંદરના નળાકાર શેલ ની ત્રિજ્યા a છે અને બહારના શેલની ત્રિજ્યા b છે તો Sa માટે ઇલેક્ટ્રીક ફિલ્ડ E0 છે અહીં હું સિલીન્ડ્રીકલ કોર્ડિનેટ્સ નો ઉપયોગ કરી રહ્યો છું aSb માટે E2π0s છે અને sb માટે ફરી E0 છે કારણકે બહારના શેલમાં કરંટ છે તેથી Sb માટે મેગ્નેટીક ફિલ્ડનું મેગ્નીટ્યુડ |B|0K થશે અને તેથી aSb માટે મોમેન્ટમ ડેન્સિટી 0 હશે તે માત્ર a અને b ની વચ્ચે નોન ઝીરો હશે અન્યથા તે 0 હશે E0 for Sa Sb E2π0s for aSb ચાલો જોઈએ E ફિલ્ડ એ આંતરિક શેલથી બહારની તરફ છે B ફિલ્ડ એ ઉપરની તરફ છે તેથી EB એ અહીંથી બહાર આવશે અને અહીંથી અંદર જશે તેથી મારી પાસે આ સંયોજનમાં ઈલેકટ્રોમેગ્નેટીક મોમેન્ટમ શેલની જમણી બાજુથી બહાર આવે છે અને ડાબી બાજુમાં અંદર જાય છે અને કારણકે આ ગોળ ફરે છે તે એન્ગ્યુલર મોમેન્ટમ આપે છે તેથી ચાલો હવે આપણે ગણતરી કરીએ મોમેન્ટમ ડેન્સિટી 0 છે E2π0s છે અને B0K છે તેથી મોમેન્ટમ ડેન્સિટી 0 2π0s0K 0K2πs થશે અહીં 0 કેન્સલ થયું છે તો આ મોમેન્ટમ ડેન્સિટી છે Momentum Density0K2πs તો મારી પાસે અહીં એક સોલેનોઇડ છે અને બહાર એક સોલેનોઇડ છે અને આ રિજનમાં મોમેન્ટમ ડેન્સિટી છે જે અહીંથી બહાર આવે છે અને અહીંથી અંદર જાય છે અને આપણે હમણાં જ ગણતરી કરી છે તે મુજબ તેનું મેગ્નીટ્યુડ 0K2πs છે હવે સામાન્ય અક્ષની પાસે એન્ગ્યુલર મોમેન્ટમ ડેન્સિટી કેટલી હશે અહીં હું મધ્યમાં એક સામાન્ય અક્ષ બનાવું છું એન્ગ્યુલર મોમેન્ટમ ડેન્સિટી એ S ગુણ્યા મોમેન્ટમ ડેન્સિટી જેટલી હશે તેથી તે 0K2π ના બરાબર થશે નેટ એન્ગ્યુલર મોમેન્ટમમાં શું હશે Angular Momentum DensityAbout the common axisS × Momentum Density0K2π તો અહીં એન્ગ્યુલર મોમેન્ટમ ડેન્સિટીની દિશા એ નીચેની તરફ છે કારણકે અહીં S એ આ દિશામાં છે અને K એ નીચેની તરફ છે અને S એ આ દિશામાં છે અને K એ નીચેની તરફ છે તેથી આ નીચેની તરફ છે અને તેથી એકમ લંબાઈ દીઠ નેટ એન્ગ્યુલર મોમેન્ટમ ab0K2π 2πs ds થશે અહીં 2π કેન્સલ થશે અને આપણને 0K 2 મળશે જે આ બે શેલ્સ વચ્ચેનું નેટ એન્ગ્યુલર મોમેન્ટમ છે 2πsds0K 2 તેથી જો હું આ ફરીથી આ રિજનમાં એકમ લંબાઈ દીઠ બનાવું તો એકમ લંબાઈ દીઠ નેટ એન્ગ્યુલર મોમેન્ટમ કન્ટેન્ટ 0K2 છે ફરીથી આપણે આ K નો જ ઉપયોગ કરીશું જો આપણે K ને ઘટાડીએ તો ફિલ્ડ B કે જે આ મુજબ છે તે નીચે જવાનું શરૂ કરશે જેમ ફિલ્ડ ઓછું થાય તેમ B માં થતો ફેરફાર ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે અને આ ઇલેક્ટ્રીક ફિલ્ડ એવું હશે કે તે સમાન દિશામાં ફિલ્ડ જનરેટ કરશે અને તેથી ઇલેક્ટ્રીક ફિલ્ડની દિશા આ મુજબ હશે અહીં થી તે અંદર જશે અને અહીંથી તે બહાર આવશે સ્ટોકસ થીયરમ લાગુ કરીને હું કેન્દ્રથી S જેટલા અંતરે ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કરી શકું છું તેથી 2πsEs2B થશે જે s20K ના બરાબર છે આ ઇલેક્ટ્રીક ફિલ્ડ ફોર્મ્યુલા છે તો અહીં જો હું S કેન્સલ કરું π કેન્સલ કરું તો મને ઇલેક્ટ્રીક ફિલ્ડ 0K2s ના બરાબર મળશે તો આ પ્રોડ્યુસ થતું ઇલેક્ટ્રીક ફિલ્ડ છે તેથી અંદરના સિલિન્ડરની સપાટી પર E એ 02aK ના બરાબર છે અને બહારના સિલિન્ડરની સપાટી પર E એ 02bK ના બરાબર હશે જો કે અંદરની સપાટીમાં ચાર્જ છે અને બહારની સપાટીમાં ચાર્જ છે અને તેથી ફોર્સ જુદી જુદી દિશામાં હશે ઇલેક્ટ્રીક ફિલ્ડ બાહ્ય સપાટી પર અંદર જઈને આ બાજુથી બહાર આવે છે તેથી માઇનસ સાઈનના કારણે વિરુદ્ધ દિશામાં ફોર્સ મળે છે અંદરના વર્તુળ પર તે E ની સમાન દિશા હશે Einner cylinder surface02a K Eouter cylinder surface02b K આ ઇલેક્ટ્રીક ફિલ્ડને કારણે બહારના શેલ પર ફોર્સ એ એકમ લંબાઈ દીઠ ના જેટલો છે જે 2πbσE ના બરાબર છે જયાં σ સરફેસ ચાર્જ ડેન્સિટી છે અને આ 0Kb2 ના બરાબર છે જે આપણે પહેલા જોયુ છે અને તેથી બહારના શેલ પર ટોર્ક 02Kb2 ના બરાબર હશે તે જ રીતે તમે અંદરના શેલ પર ટોર્કની ગણતરી કરી શકો છો અને તે 02Ka2 ના બરાબર હશે Force on the outer shell2πbσE0Kb2 Torque on the outer shell 02Kb2 Torque on the inner shell 02Ka2 અને તેથી સિસ્ટમ પર નેટ ટોર્ક 02K ના બરાબર છે સિસ્ટમનું નેટ એન્ગ્યુલર મોમેન્ટમ મને K જ્યારે 0 પર આવે ત્યાં સુધીમાં તેને સમય સાથે ઇન્ટીગ્રેટ કરવાથી મળે છે જે 02K ના બરાબર મળશે આ એન્ગ્યુલર મોમેન્ટમ ક્યાંથી આવ્યુ આપણે પહેલા જ બતાવ્યું હતું કે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ આ એન્ગ્યુલર મોમેન્ટમ ધરાવે છે જેની આપણે પહેલાં ગણતરી કરી હતી Net Torque02K Net angular momentum of the system02K તેથી આ એન્ગ્યુલર મોમેન્ટમ હવે સિલિન્ડર્સમાં ટ્રાન્સફર થાય છે અને તેથી આપણે બતાવ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ એન્ગ્યુલર મોમેન્ટમ ધરાવે છે જે અમુક પદ્ધતિ દ્વારા શેલ્સ અથવા તેની આસપાસની સિસ્ટમમાં ટ્રાન્સફર કરી શકાય છે અને તે મિકેનીકલ એન્ગ્યુલર મોમેન્ટમના બરાબર છે